નમસ્તે વ્યવહારુ અભિગમ સાથે સેવા માર્કેટિંગના સત્રમાં આપનું સ્વાગત છે હવે આપણે પાઠ નંબર 29 ની ચર્ચા કરીશું આ પાઠ છે સંકલિત માર્કેટિંગ સંચાર ભાગ 2 નું સંચાલન તેમાં સંચાર મિશ્રણ અને યોગ્ય વાર્તાલાપ નો સમાવેશ થાય છે કમ્યુનિકેશન મિક્સ સંચાર મિશ્રણ સેવા કંપની યોગ્ય સંચાર મિશ્રણના માધ્યમ દ્વારા વર્તમાન અને ભાવિ ગ્રાહકોને સેવા વિશેની જાણકારી પહોંચાડી શકે છે માર્કેટીંગ સંચાલન મિશ્રણમાં જાહેરાત વેચાણ પ્રમોશન વિવિધ અનુભવોજનસંપર્ક પ્રચાર ડાયરેક્ટ માર્કેટિંગ તથા વ્યક્તિગત વેચાણનો સમાવેશ થાય છે નીચેના વિભાગમાં આ દરેક પરિબળોની ચર્ચા કરીશું જાહેરાત એ સંદેશાવ્યવહારની પૈસાની ચુકવણી કરીને વપરાતું સ્વરૂપ છે તેમાં વિવિધ પ્રકારના માધ્યમો જેવાકે અખબાર અખબાર દખલ સામયિકો ટેલિવિઝન રેડિયો બિલબોર્ડ સિનેમા ઇન્ટરનેટ મોબાઇલ ફોન મોબાઈલ બ્રોડકાસ્ટિંગનો સમાવેશ થાય છે જાહેરાતોનો વ્યાપ વિશાળ હોય છે પરંતુ તે ખૂબ જ ખર્ચાળ માધ્યમ છે જ્યારે લક્ષ્ય પ્રેક્ષકોને યોગ્ય સંદેશ આપવામાં આવે ત્યારે જ જાહેરાત અસરકારક બની શકે છે વર્તમાન પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બાબતની નોંધ લેવી જોઈએ કે ઇન્ટરનેટ જાહેરાત અને માર્કેટિંગ સંચાર મિશ્રણનો એક મહત્વનું સ્વરૂપ છે ત્યારબાદ છે વેચાણ પ્રમોશન તેમાં વિન્ડો ડિસ્પ્લે કૂપન ડીસ્કાઉન્ટ મની ઓફ હેપ્પી અવર્સ ફ્રી ગિફ્ટ એક પર એક મફત જેવી સ્કીમ કલબની મેમ્બરશિપ તથા ફ્રિકવન્સી પોઇન્ટ નો સમાવેશ થાય છે જાહેરાત ભાવિ ગ્રાહકોને સેવા કંપની તરફ આકર્ષિત કરે છે અને વેચાણ પ્રમોશન સેવાની ખરીદી અને પ્રયાસ કરવા માટે પ્રોત્સાહન આપે છે વેચાણ પ્રમોશન મુખ્યત્વે ગ્રાહક માટે અમુક પ્રકારની નાણાકીય બચતની તકો પૂરી પાડે છે જોકે આ પ્રકારની તકોને ગ્રાહકો રસપ્રદ અને સ્માર્ટ ખરીદી તરીકે જોવે છે ઇવેન્ટ્સ તેમાં ટ્રેડ શો રોડ શો ઉદ્ઘાટન કાર્યોનો સમાવેશ થાય છે ઓછી માંગના સમયગાળા દરમ્યાન આ પ્રકારની પ્રવૃત્તિઓથી વેચાણ વધવાની સંભાવના રહે છે તેમાં મહેમાનોને સેવા સુવિધાની મુલાકાત માટે આમંત્રણ કરવામાં આવે છે આમ કરવાથી મુલાકાતીઓના મનમાં સેવા કંપની વિશે જાગૃતિ અને સેવા સંસ્થા સાથે સંબંધ સ્થાપવાની ઈચ્છા પ્રગટ થશે આ ઉપરાંત સેવા કંપની વિશે હકારાત્મક શબ્દોના ઉદ્દેશ સાથે મુલાકાતીઓ સેવાનો અનુભવ કરવાની તૈયારી પણ બતાવશે પબ્લિક રિલેશન જાહેર સંબંધો તેમાં સેવા કંપનીના પ્રવક્તા લોકો સાથે વાતચીત કરે છે સેવા કંપનીના પ્રવક્તા મુખ્યત્વે બે બાબતો પર લોકો સાથે વાતચીત કરે છે એક છે સેવા સાથે સંકળાયેલ સમસ્યાઓના નિવારણ અંગે અને બીજું છે સેવા અપગ્રેડ કરવા માટે કરવામાં આવેલા રોકાણ વિશે ગ્રાહકોને માહિતગાર કરવા માટે સામાન્ય રીતે પ્રચારમાં થર્ડ પાર્ટી સંચાલકનો સમાવેશ થાય છે જેમાં જાહેર વપરાશ માટેની સેવા વિશે સંપાદકીય સંચારનો સમાવેશ થાય છે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટરોને કંપનીની પ્રેસ કોન્ફરન્સ માટે આમંત્રિત કરવામાં આવે છે તેમને સેવા સુવિધાની મુલાકાત લેવાની તથા સેવા વ્યવસાય વિશે સાહિત્ય આપીને માહિતગાર કરવામાં આવે છે ત્યાર બાદ પત્રકારો કંપની વિશે લખે છે પ્રેક્ષકો આ પ્રકારના સંદેશાવ્યવહારને વધુ મહત્વ આપે છે કારણ કે મીડિયાના રિપોર્ટર થર્ડ પાર્ટી તરીકે વ્યવસાય સાથે સીધી રીતે સંકળાયેલા નથી તેમ છતાં તેઓ વ્યવસાય વિશે વાર્તાલાપ કરે છે અને ગ્રાહકોને સેવા કંપની નું સાચું દ્રશ્ય બતાવે છે ડાયરેક્ટ માર્કેટિંગ તેમાં સેવા વ્યવસાય વિશે લક્ષ્ય પ્રેક્ષકોને કેટલોગ સહિત ટેલીફોન બીલ તથા ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર મોકલવામાં આવે છે અને ગ્રાહકોને માહિતી તથા સબ્સ્ક્રિપ્શન સાથે જવાબ આપવા વિનંતી કરવામાં આવે છે ડાયરેક્ટ માર્કેટિંગમાં ઇન્ફોમશિર્યલ અને ટેલિવિઝનનો પણ સમાવેશ થાય છે તેમાં સેવાને ખૂબ જ લંબાણપૂર્વક સમજાવવામાં આવે છે અને ભાવિ ગ્રાહકોને ખરીદી કરવા માટે સ્ક્રીન પર દેખાતા ટેલિફોન નંબરો ડાયલ કરવાની વિનંતી કરવામાં આવે છે આ સંદેશા વ્યવહારનું એક વ્યક્તિ સ્વરૂપ છે જો તે યોગ્ય લોકોને મોકલવામાં આવે તો તે ખૂબ જ અસરકારક બની શકે છે વ્યક્તિગત વેચાણ તેમાં સંભવિત ગ્રાહકોની મુલાકાત લઇ અને તેમને સેવાઓ વેચવાની એ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આપણે સૌ વીમા એજન્ટો દ્વારા કરવામાં આવતી વેચાણ પ્રવૃતિથી પરિચિત છીએ જો વેચાણ કરતા વ્યક્તિ સંભવિત ગ્રાહકોને સેવાના લાભો યોગ્ય રીતે જણાવવામાં સક્ષમ હોય તો વ્યક્તિગત વેચાણ ખર્ચાળ હોવા છતાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે યોગ્ય સંદેશાવ્યવહાર આપણે આગળ સેવાની ગુણવત્તાના તફાવત 4 વિશે ચર્ચા કરી છે તેમાં ગ્રાહકને આપવામાં આવતી માહિતી તથા વાસ્તવિક સેવા વિતરણ વચ્ચે સુસંગતતા હોતી નથી સેવા કંપનીનો ઉદ્દેશ ગ્રાહકોને આપવામાં આવતા વચનો પૂર્ણ કરવા અથવા વચનો કરતાં વધારે સારી ગુણવત્તાની સેવા પૂરી પાડી છે એવો હોવો જોઈએ આ ઉદ્દેશને નીચેની ચાર વ્યુહરચના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે પ્રથમ સેવા વચનોનું સંચાલન કરવુ બીજુ ગ્રાહક ની અપેક્ષાઓનું સંચાલન કરવું ત્રીજુ ગ્રાહક અપેક્ષાઓમાં સુધારો કરવો અને ચોથુ આંતરિક માર્કેટીંગ સંચાલન કરવુ સેવા વચનોનું સંચાલન અગાઉ ચર્ચા કર્યા મુજબ અપૂરતા સેવા વચનો પફરી કે વચનો પરિપૂર્ણ કરવાની સંસ્થાની અસમર્થતાને કારણે થાય છે સેવા સંસ્થાની આ અસમર્થતા તૈયારીના અભાવના કારણે હોઈ શકે છે બીજું કારણ એ છે કે સેવા કંપનીનો એક વિભાગ બીજા વિભાગ દ્વારા ગ્રાહકોને અપાયેલા વચનોથી અજાણઅજ્ઞાન હોય છે જેના લીધે સેવા કર્મચારી સેવા વચનો પરિપૂર્ણ કરી શકતા નથી 1999મા પ્રોફેસર બનવારી મિત્તલે સેવાની અમૂર્ત લાક્ષણિકતાઓને પાંચ વિભાગમાં વર્ગીકૃત કરી હતી અને દરેક લાક્ષણિકતાઓ માટે એક સંચાર વ્યૂહરચના જણાવી હતી ભાગ A સેવાઓનો ભૌતિક સ્વરૂપ વિના એક અવિભાજ્ય અસ્તિત્વ હોય છે તે પ્રમાણે સેવાનું પરિણામ સ્પષ્ટપણે પ્રદર્શિત થાય છે સેવાના લાભ ગુઢ હોય છે દાખલા તરીકે આનંદ સુરક્ષા આરોગ્ય વગેરે વગેરે તેથી જ જાહેરાતમા એ દર્શાવવું જરૂરી છે કે લોકોને ખરેખર સેવામાંથી કેવી રીતે અને કેટલો લાભ થાય છે નંબર C સામાન્ય રીતે સેવાનું વર્ણન અદભુત સેવા સંપૂર્ણ ગ્રાહક સંતોષ વગેરે કહીને કરવામાં આવે છે સેવામાં કાર્યરત સેવા કર્મચારીને કામગીરીનું પ્રદર્શન સિસ્ટમ દસ્તાવેજીકરણ દ્વારા તથા ઓળખ પ્રમાણ પત્રો દ્વારા થવું જોઈએ આમ કરવાથી સેવાની ગુણવત્તાનું પ્રદર્શન આંકડાકીય રીતે થાય છે D સેવાની ખરીદી કરતા પહેલા સેવાની ચકાસણી શક્ય નથી પ્રદર્શન દસ્તાવેજીકરણ અને ગ્રાહક પ્રશંસાપાત્ર પ્રદર્શિત કરવા જોઈએ ભાવિ ગ્રાહકોને સેવા સુવિધાની મુલાકાત લેવાની તક પૂરી પાડી અને સેવાના નમુનાની ઓફર કરી શકાય છે દાખલા તરીકે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાર્થીઓને શૈક્ષણિક સેવાનું મૂલ્યાંકન કરવા માટે વર્ગમાં હાજરી આપવા દે છે ગ્રાહકોને માનસિક મુંઝવણથી સેવાઓના મૂલ્યાંકનને અસર થાય છે આ એક જટિલ પ્રક્રિયાઓનું સમૂહ છે તે માટે સેવા પ્રક્રિયા વિશે વાર્તાલાપની જરૂર છે અને ભૂતકાળમાં સેવા કંપનીએ તેના ગ્રાહકો માટે શું કર્યું તેનાથી કિસ્સાઓનું વર્ણન કરવું પણ જરૂરી છે આ ઉપરાંત સેવા જાહેરાતમાં સેવા વિશેની વાર્તાનું વર્ણન સેવા પ્રક્રિયા અને પરિણામોનું સ્પષ્ટ ચિત્ર ગ્રાહકોને બતાવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે ભૌતિક પુરાવા અને કલાકૃતિઓ પણ સેવા સાથે સંકળાયેલા હોય છે સેવા કર્મચારી એ સેવા સંસ્થાનને પ્રસ્તુત કરતો ચહેરો છે તેથી જ સંચાર સંદેશાઓમાં સેવા કર્મચારીને દર્શાવવા જોઈએ આ ઉપરાંત સેવા ગ્રાહકોને સેવા કંપની સાથેના તેમના અનુભવો સાથે પણ જાહેરાતમાં દર્શાવવા જોઈએ સેવા સંદેશાવ્યવહાર રમૂજી અને આનંદી હોવા જોઈએ જેથી કરીને તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની શકે સંદેશાવ્યવહાર મિશ્રણના વિવિધ પરિબળોનો ઉપયોગ કરીને સુસંગત સંદેશા વ્યવહાર કરવો અત્યંત મહત્વપૂર્ણ છે જેથી કરીને બધા જ સંદેશાઓ એકબીજા સાથે સુસંગત થઈ શકે અંતે સેવા જાહેરાતમાં એ દર્શાવવું જોઈએ કે સેવા કંપનીના બધા જ કર્મચારીઓ કંપની દ્વારા અપાયેલા સેવા વચનોને પરિપૂર્ણ કરવા સક્ષમ છે અને કંપની દ્વારા ગ્રાહકોને અપાયેલા બધા જ વચનો પરિપૂર્ણ થશે ગ્રાહકોને અર્થપૂર્ણ વચનો આપવાની એક રીત છે સેવા ઓફર કરવી અને તેને પૂર્ણ કરવી આનાથી ગ્રાહકો સેવા વ્યવસાયને ન્યાયપૂર્ણ પ્રામાણિક અને વિશ્વાસપાત્ર સમજશે અને સેવાની વિશ્વસનીયતા માં પણ વધારો થશે ત્યારબાદ છે ગ્રાહકોની અપેક્ષાઓનું સંચાલન કરવું વાસ્તવિક સંદેશાવ્યવહાર ગ્રાહકોના મનમાં યોગ્ય અપેક્ષાઓનું નિર્માણ કરે છે આવા કિસ્સામાં સેવા કર્મચારી અગાઉ અપાયેલા વચનોથી વિચલિત થઈ ગ્રાહકને એવી પસંદગી આપે કે ગ્રાહક દ્વારા પસંદ કરાયેલી વિકલ્પ પૂરો થાય સેવા કંપની સેવાની કિંમત સેવાના પરિણામો અને સેવા વિતરણના વિવિધ સ્થળોને આધારે સેવાને વર્ગીકૃત કરી સેવાનું વેચાણ કરી શકે છે અનેકવિધ મોબાઇલ ફોન સેવા યોજનાઓ ઉપરોક્ત ખ્યાલનુ ઉદાહરણ છે ગ્રાહકો જ્યારે વૈકલ્પિક વિકલ્પ પસંદ કરે છે ત્યારે ગ્રાહકો જે સેવા પ્રાપ્ત કરવાના છે તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ ગ્રાહકોને હોવો જરૂરી છે અમુક સમયે ગ્રાહકો સેવાનું મૂલ્ય ખૂબ જ ઓછું કરવા માટે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરે છે તે સંજોગોમાં સેવા કર્મચારીએ વૈકલ્પિક સેવા વિકલ્પની તુલનામાં સેવા કંપની દ્વારા ઓફર કરાયેલા સેવાના લાભો તથા તેના મૂલ્યની ગ્રાહક સાથે ચર્ચા કરવી જોઈએ પછી તેણે એ સૂચવવું જોઈએ કે વૈકલ્પિક સેવાઓ ઑફર કરેલી સેવાઓ કરતા ગુણવત્તામાં કેવી રીતે ઓછી છે ગ્રાહકોની અપેક્ષાઓમાં સુધારો ગ્રાહકોને સેવા વ્યવસાયમાં તેમની ભૂમિકા વિશે શિક્ષત કરવું આવશ્યક છે સેવા વ્યવસાયમાં ગ્રાહકોને તેમની ભૂમિકા વિશે તબક્કાવાર માર્ગદર્શન આપવું આવશ્યક છે સેવા કર્મચારીએ એ જાણવું જરૂરી છે કે જો ગ્રાહકો સેવા પ્રક્રિયામાં તેમની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ જાય છે તો સેવા વિતરણ થયા વગર અને વેચાયા વગર રહે છે તેથી સેવા કર્મચારીએ ગ્રાહક શિક્ષણમાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગ્રાહકોની સેવા પ્રક્રિયામાં ભૂમિકા શું છે અને કેવી રીતે એ ભૂમિકા પૂર્ણ કરી શકાય સામાન્યતઃ ગ્રાહકોને રાહ જોવી ગમતી નથી પરંતુ તેમને તેના ફાયદા જણાવી શકાય ગ્રાહકો "હેપ્પી અવર્સ" ના ફાયદા પ્રાપ્ત કરી શકે છે સેવા કર્મચારીએ એમ ન માનવું જોઈએ કે ગ્રાહકો સેવા પ્રક્રિયામાં તેમની ભૂમિકા વિશે અથવા સેવા વિતરણ માટે કોઈ વિશિષ્ટ પ્રકારની માહિતી જાણે છે ગ્રાહકોને સેવા ગુણવત્તાના ધોરણો અને ગેરંટી વિશે જાણકારી આપવી આવશ્યક છે સેવા વિતરણ પૂર્ણ થયા બાદ ગ્રાહકોને સેવા વિતરણ અંગે માહિતી આપવી આવશ્યક છે ગ્રાહકોએ એ જાણવું જરૂરી છે કે સેવાનું વિતરણ ગુણવત્તાયુક્ત કરવામાં આવ્યું છે અને સેવાના પરિણામ અંગે પણ તેમણે બાંયધરી આપવામાં આવી છે આ પ્રક્રિયાથી ગ્રાહકોને સેવા કંપની પાસેથી શું અપેક્ષા રાખવી એ અંગેની જાણકારી મળે છે અને પરિણામ સ્વરૂપ ગ્રાહક અન્ય લોકો સાથે પોતાનો સેવા અનુભવ વહેંચશે જેથી સેવા કંપનીની સેવા વિતરણ અંગેની માહિતી વ્યાપક લોકો સુધી પહોંચશે આંતરિક માર્કેટિંગ સંદેશા વ્યવહારનું સંચાલન જેમ અગાઉ ચર્ચા કરી તે મુજબ કંપનીના દરેક વિભાગને સેવા વચનોની જાણકારી હોવી જોઈએ અને તમામ વિભાગોએ સાથે મળીને એ વચનો પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ આ માટે કંપનીના તમામ વિભાગો વચ્ચે સક્રિય વાર્તાલાપ હોવો જરૂરી છે સેવા કંપનીઓ વિવિધ ઝોન મુજબ અથવા ઉત્પાદન મુજબ એક જનસંપર્ક વ્યક્તિ અથવા એકાઉન્ટ એક્ઝિક્યુટિવની નિમણુક કરે છે તે વ્યક્તિ ગ્રાહકોના સંપર્કમાં રહી ગ્રાહકોની અપેક્ષાને સમજીને તેને કંપનીના સંબંધિત સેવા અધિકારીને જણાવે છે જેથી કરીને સેવા કંપનીના વિવિધ વિભાગો દ્વારા સામૂહિક રીતે સેવાનું વિતરણ કરી શકાય આ પાઠમાં આપણે સંચાર મિશ્રણ અને સેવા વિતરણ અંગે વાતો કરી તેમજ ગ્રાહકોને યોગ્ય સંદેશાનો સંચાર કેવી રીતે કરવો તેની પણ ચર્ચા કરી સેવા સંસ્થાની વિશ્વસનીયતામાં વધારો કરવા માટે ગ્રાહકોને આપેલા સેવા વચનો કરતાં થોડી વધારે સારી ગુણવત્તાની સેવા પ્રદાન કરવી જોઈએ આગામી પાઠમાં આપણે સેવા માર્કેટિંગના 7માં P ની ચર્ચા કરીશું જે છે કિંમત તે સેવા કંપનીની આવકનો એક સ્ત્રોત છે આ પાઠ સાંભળવા બદલ આભાર મને આશા છે કે આપ આઠમાં તમને મદદ મળી હશે ખુબ ખુબ આભાર